બધાને નમસ્કાર તમારું ડીસાસ્ટર રેકવરી ઍન્ડ બિલ્ડ બેક બેટરની disaster recovery and build back better આપત્તી પુનપ્રાપ્તિ અને ફરીથી સારી રીતે નિર્માણ આ સિરીજમાં સ્વાગત છે આજે હું ડીસાસ્ટર પ્રિપેરડ્નેસ અને ડીસાસ્ટર રિકવરીના disaster preparedness and disaster recovery આપત્તિ સજ્જતા અને આપત્તિ પુનપ્રાપ્તિ રોલ વિશે ચર્ચા કરીશ આ લેકચર બીજા બે લેકચર સાથે જોડાયેલ હોવાથી આ અને બીજા બે લેક્ચરમાં તમે પૂરતું ધ્યાન આપજો ઠીક છે તો ડીસાસ્ટર પ્રીપેરડ્નેસ disaster preparedness હોનારત સજ્જતા વિશે ડિસિઝન decision નિર્ણય લેવાનું ફોકસ focus ધ્યાન કેન્દ્રિત એ છે કે તે ડીસાસ્ટર રિકવરી disaster recovery આપત્તિ પુનપ્રાપ્તિ તરફ દોરી જાય છે હવે હું તમને પહેલા બાંગ્લાદેશના નાનકડા એવા પ્રોબ્લેમ વિશે વાત કરીશ કે ત્યાં ડીસાસ્ટર પ્રિપેરડ્નેસ disaster preparedness હોનારત સજ્જતા શું કામ જરૂરી છે તથા કયા સંદર્ભમાં અને કઈ હદ સુધી જરૂરી છે ઠીક છે તેથી આ બાંગ્લાદેશ ઘણા બધા લીલોતરી સાથે ભારતથી ઘેરાયેલો એક સુંદર દેશ છે જેની ત્રણ બાજુઓ ભારતથી ઘેરાયેલી છે અને તે એક ખૂબ જ ફળદ્રુપ ભૂમિવાળો દેશની સાથે એક સુંદર દેશ છે પરંતુ આ સુંદર દેશમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં તેઓ પીવાના પાણીનું જોખમ તથા આબોહવા પરિવર્તનનું જોખમ જેવા પ્રકારની આપત્તિના ગંભીર જોખમમાં છે આમ પહેલેથી જ 20 કરોડની વસ્તી ધરાવતા આ દેશમાં લાખોના લાખો લોકો આ આપત્તિનો સામનો કરી રહ્યા છે અને લાખો લોકો લડી રહ્યા છે આ સૌથી ગીચ વસ્તી ધરાવતો દેશ છે તેથી આ ક્ષેત્રમાં તેઓ 2 વિશાળ ધીમી ઝેરથી ફેલાતા પર્યાવરણીય અને આપત્તિના જોખમથી પીડિત છે અને આ ધીમા ઝેર વિશે કોઈને 5 વર્ષ અથવા 10 વર્ષ પહેલાં સમજાય નહીં અહીં સમસ્યા એ છે કે ભૂગર્ભજળનું આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષણ છે આ ભૂગર્ભજળના આર્સેનિક દૂષણના કારણે તમે ભૂગર્ભજળ પી શકતા નથી કારણ કે તે આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દ્વારા દૂષિત છે તથા તમે સપાટીનું પાણી પણ પી શકતા નથી કારણ કે તે ખૂબ જ ખારું છે અને જો તમે આ ખારું પાણી પીવો તો તમને મરડો ઝાડા અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યા થશે જો કે તેમના ઇતિહાસમાં જેમ કે 1971ની આઝાદી પછી 1980ના દાયકામાં પાકિસ્તાન બાંગ્લાદેશથી આઝાદી મળ્યા પછી તેની શરૂઆતના સમય દરમિયાન લોકો નદી તળાવો નહેરો અથવા તળાવો જેવા સરફેસના surface સપાટી પાણી પર આધારિત હતા તેમના મૂળભૂત તળાવો અને નદીઓ તેમના પીવાના પાણી માટે જરૂરી હતા અને આ સરફેસના surface સપાટી પાણી પણ મીઠા હોવાથી લોકો તેના પર નિર્ભર હતા પરંતુ યુનેસ્કોએ UNESCO સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી જે શિક્ષણ અને સંદેશાવ્યવહાર અને કળાઓને પ્રોત્સાહન આપે છે જાપાન સરકારના સહયોગથી તેઓએ પીવાના પાણી તરીકે સપાટીના પાણીને પ્રોત્સાહન આપવાનું બંધ કરવાનું શરૂ કર્યું તેઓએ કહ્યું કે તેઓએ શોધી કાઢ્યું છે કે તે જંતુગ્રસ્ત રોગો જેવી જીવાણુઓ અને ઝાડા અને અન્ય આરોગ્ય સમસ્યાઓ ઉત્પન્ન કરે છે જેથી ત્યાંનો મૃત્યુદર વધારે હતો કારણ કે ત્યાં લોકો તળાવ અને તળાવોમાંથી સપાટીનું પાણી જ પીતા હતા તથા યુનેસ્કો UNESCO સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી જે શિક્ષણ અને સંદેશાવ્યવહાર અને કળાઓને પ્રોત્સાહન આપે છે અને અન્ય વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ દૂષિત પાણીજન્ય રોગ આ વિસ્તારમાં ભારે હતો હવે તેઓએ શું કર્યું બાંગ્લાદેશ સરકારે યુનેસ્કોના સહયોગથી આ હેન્ડપમ્પ્સ hand pumps હાથ પંપ જેવા ટ્યુબ વેલોને tube well ભૂગર્ભ કૂવા પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું આ ટ્યુબ વેલો tube well ભૂગર્ભ કૂવા ખૂબ ઉંડા નથી હોતા તે ફક્ત 15 20 મીટર જ હોય છે જેમાંથી તમે પાણી મેળવી તેનો ઉપયોગ કરી શકો છો તેથી તેઓ ટ્યુબ વેલના tube well ભૂગર્ભ કૂવા પાણીને પ્રોમોટ કરતાં હતા કારણ કે તે સસ્તા હોવાથી સરળતાથી તમને ભૂગર્ભ જળની પ્રાપ્તિ થઈ શકે છે આમ 1990ના દાયકાના 10 15 વર્ષ પછી લોકોએ ટ્યુબવેલનો ઉપયોગ કરવાનું શરૂ ટ્યુબ વેલના પ્રમોશનના promotion પ્રોત્સાહન આપતા બાંગ્લાદેશની લગભગ 80 ગ્રામીણ વસ્તી પીવાના પાણી માટે ટ્યુબ વેલનો tube well ભૂગર્ભ કૂવા ઉપયોગ કરવા લાગ્યા તેથી તળાવ અને નદીના સપાટીના પાણી પર આધાર રાખતા તેઓ હવે સપાટીથી ટ્યુબવેલના tube well ભૂગર્ભ કૂવા અથવા હેન્ડ પંપના hand pump હાથ પંપ પાણી તરફ વળવા લાગ્યા હવે જ્યારે 80 લોકો આનો ઉપયોગ કરવા લાગ્યા ત્યારે વિજ્ઞાનિકોને સમજાયું કે લોકો હવે ફરી એક બીજી આફતમાં છે જે અન્ય જોખમ આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષણ છે તેથી જો તમે આર્સેનિક દૂષિત પાણી પીતા હોય તો તે તમારા આરોગ્ય પર ગંભીર અસર કરશે જે તમને કેન્સર માટે પણ વન્લરેબલ vulnerable નિર્બળ બનાવશે તેથી આ એક સમસ્યા જેના કારણે તમે સપાટીનું પાણી પી શકતા નથી કારણ કે તે પહેલાથી દૂષિત હતું પરંતુ તાજેતરમાં તે પાણી તેની ખારાશથી વધુ દૂષિત છે જેનું કારણ સમુદ્ર સ્તરની વૃદ્ધિ આબોહવા પરિવર્તન અને ઝીંગાની ખેતી તથા તમારા શરીરમાંના કેટલાક પ્રકારનાં પરિવર્તન હોઈ શકે છે તેઓ દરિયાઇ પાણીને ઉપરના વિસ્તારોની મુખ્ય ભૂમિના ક્ષેત્રમાં વહેતા કરી રહ્યા હોવાથી પરિણામે આ વિસ્તારોના પાણી પણ ખારાશથી દૂષિત થાય છે તેથી પીવાનું પાણી સંકટમાં છે જેના પરિણામે તમે સરફેસ વોટર surface water સપાટી જળ ખાઈ કે પી શકતા નથી કારણ કે આર્સેનિકને કારણે ભૂગર્ભજળના પાણીમાં પણ ખારાશ છે હવે તમે અહીં જોઈ શકો છો તે પ્રમાણે પર્યાવરણ અને વન મંત્રાલય અનુસાર 20 મિલિયન લોકો તે પીવાના પાણીમાં વિવિધ પ્રકારની સેલેનિટીથી salinity ક્ષારીયતા અફેકટેડ affected અસરગ્રસ્ત છે ઇન્ટિગ્રેટેડ રિજનલ ઇન્ફર્મેશન નેટવર્કના 2007ના અહેવાલ મુજબ છેલ્લા 5 દાયકામાં સેલેનિટીનું salinity ક્ષારીયતા ઈન્ટરુઝન intrusion અનાધિકાર પ્રવેશ 45 વધ્યો છે આ 45 વોટર સેલેનિટીનો water salinity પાણીમાં ક્ષારીયાતા બદલાવ તમે બાંગ્લાદેશના 1973 અને 1997ના સમયમાં જોઈ છો શું વોટર સેલેનિટી ઈન્ટરુઝનwater salinity intrusion પાણીમાં ક્ષારીયાતાનો અનાધિકાર પ્રવેશ ઠીક છે તેથી આ બધા દેખાતા લાલ વિસ્તારો ખરેખર પાણીના ખારા વિસ્તારો છે તેથી મેં જેમ પહેલા કહ્યું હતું તેમ કે 1970 ના અંતમાં અથવા 1980 ની શરૂઆતમાં યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડએ UNICEF United Nations Childrens Fund સંયુક્ત રાષ્ટ્ર યુએન નો વિશેષ કાર્યક્રમ જે બાળકોના આરોગ્ય પોષણ શિક્ષણ અને સામાન્ય કલ્યાણમાં સુધારણા માટેના રાષ્ટ્રીય પ્રયત્નોને સમર્પિત છે બાંગ્લાદેશ સરકારને ટેકો આપ્યો હતો યુનિસેફે છીછરા ટ્યુબવેલ tube well ભૂગર્ભ કૂવા સ્થાપિત કરવા માટે એક સમૂહ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો ટૂંકમાં એસટીડબલ્યુએ સપાટીના પીવાના પાણીના દૂષણને કારણે ઝાડા કોલેરા જેવા અનેક પાણીજન્ય રોગોથી પીડિત ગ્રામીણ લોકોને સુરક્ષિત પીવાનું પાણી પૂરું પાડે છે હવે 80 થી વધુ બાંગ્લાદેશી વસ્તી પીવાના પાણી માટે ટ્યુબવેલ tube well ભૂગર્ભ કુવા પર નિર્ભર છે હવે આ તે જળ આર્સેનિક arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષણોથી અસરગ્રસ્ત છે જેના કારણે અત્યારથી જ લગભગ 1 2 મિલિયન જેટલા બાંગ્લાદેશના લોકોમાં આર્સેનિકના arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ લક્ષણો દેખાય છે અને 30 થી 40 મિલિયન લોકો પર આડકતરી કે સીધી રીતે જોખમ છે કારણ કે તેઓ આર્સેનિકવાળું arsenic અર્ધધાતુના સ્વરૂપનું મૂળતત્વ દૂષિત પાણી પી રહ્યા છે 30 થી 40 મિલિયન વસ્તી એ નાની સંખ્યા ન કહેવાય તો પછી આનો ઉપાય શું છે દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી તેઓને પાણીની તંગી નથી હોતી તમે રોજ પાણી જોઈ પણ શકો છો પાણીની ઘણી માત્રા હોવા છતાં તમે તે પાણી પી શકતા નથી ન સપાટીનું પાણી કે ન તો ભૂગર્ભ જળ તો પરિસ્થિતિ કેવી હશે કેટલાક કમ્યૂનિટી લેવલના community level સમુદાય સ્તર લોકો પાણી પુરવઠાના તળાવો અને ફિલ્ટર સિસ્ટમનો filter system નિસ્પંદિત ગાળણ કરવાની પદ્ધતિ વિચાર લાવ્યા જેમાં એવું હતું કે તળાવના પાણીને એકઠું કરીને કોઈ રેતી ફિલ્ટર filter નિસ્પંદિત ગાળણ કરવું પ્રકારની સિસ્ટમ system પદ્ધતિ સાથે ફિલ્ટરિંગ filtering ગાળવું કરવાનું પછી તે પાણી સાફ થઈને એકઠું થાય પરંતુ તેમાં જાળવણીના ઘણા પ્રશ્નો હતા અને તે ખૂબ સારી રીતે કામ પણ નતું કરતું તેને પોન્ડ સેન્ડ ફિલ્ટર pond sand filter તળાવ રેતી ગાળક એટલે કે PSF કહેવામાં આવે છે પરંતુ લોકો જાણી રહ્યા છે કે આ રીત ખરેખર બધાને પાણી પૂરું પાડવા માટે કામ નથી કરી રહ્યું લોકોને ફિલ્ટર પાણી પૂરું પાડવાનો બીજો ઉપાય છે જે વધુ સારી રીતે પાણી પૂરું નથી પાડતું પણ કાંઈક અંશે કામ કરશે જો કે વિજ્ઞાનિકોને સંપૂર્ણ ખાતરી નથી કે તે આર્સેનિકને ઓછું કે દૂર કરવાં ખરેખર કામ કરી શકે છે તે ખૂબ ખરાબ નથી અને પરવડે તેમ પણ છે બાંગ્લાદેશના દરિયાકાંઠાના સૌથી ગરીબ લોકો આનો ભોગ બનેલા છે તેઓ ખરેખર ખૂબ જ ગરીબ છે ત્યાં મોટી સંખ્યામાં લોકો ગરીબ છે શું તેઓને આ ફિલ્ટર્સ લેવાનું પરવડી શકે આ એક મોટો પ્રશ્ન છે તેથી લોકો હવે કહી રહ્યા છે કે તેઓને આ વિસ્તારમાં પીવાના પાણીના વિકલ્પ શોધવાની જરૂર છે વિજ્ઞાનિકોને જાણવા મળ્યું કે લોકોને આ વૈકલ્પિક પીવાનું પાણી મેળવવા માટે ખૂબ પ્રોત્સાહન કે પ્રેરિત કરવામાં આવતા નથી તેથી જેના ઘણા કારણો છે ત્યાંનાં લોકો જે પીવે છે તેની સાથે ટેવાઇ ગયેલા છે અને તેઓ કહે છે કે મારા પિતા અને મારા પૂર્વજો મારા દાદા મારા પરદાદા તેઓ બધા અહીં રહેતા અને તેઓ આ સમાન પાણી પીતાં જેવી લોકોને એક આદત અને પેંતરો કરવાની સમસ્યા છે તેઓને તો કોઈ સમસ્યા ન હતી તેઓ 70 80 વર્ષ કોઈ પણ ઇસ્યુ issue મુદ્દા વિના જીવતા હતા તો હું શા માટે બૉધર bother સંતાપ કરું મને તે ફાવી ગયું છે હું પણ રેસિલીંટ resilient સ્થિતિસ્થાપક બની જઈશ મારા વિશે ચિંતા કરશો નહીં આવો તેનો પર્સ્પેક્ટિવ perspective દૃષ્ટિકોણ છે એવો જ બીજો પર્સ્પેક્ટિવ perspective દૃષ્ટિકોણ એ છે કે લોકોને જાગૃતિનો અભાવ છે કદાચ તેઓને આ ડીસાસ્ટર disaster હોનારત ની સેવેરિટી અને વુલનેરબીલીટીની severity and vulnerability ગંભીરતા અને નબળાઈ ખબર જ નથી અથવા તો તેઓને આની ગંભીરતાનો અહેસાસ નથી બીજું તેઓ માટે હાલની ગરીબી છે ત્યાંનાં લોકો ખરેખર ખૂબ જ ગરીબ છે તેઓને જીવનમાં ઘણી સમસ્યાઓ છે જો કે તેમની આખી આજીવિકા જોખમમાં છે બધાના ઘરો ગરીબીના આવકના અને આર્થિક પર્સ્પેક્ટિવથી perspective દૃષ્ટિકોણ જોખમમાં છે જ્યારે તેઓ તેમની આર્થિક સ્થિતિને લીધે દરરોજ સંકટ પર હોય છે ત્યારે અન્ય બાબતોને ધ્યાનમાં લેવું તેમના માટે ખરેખર મુશ્કેલ છે તેમના માટે આ એક પ્રકારનું બેકગ્રાઉન્ડ રિસ્ક background risk પૃષ્ઠભૂમિ જોખમ છે એ ઉપરાંત લોકો એવા અન્ય ઘણા પરિબળો પણ ઓળખાવે છે જેમ કે શિક્ષણનો અભાવ સરકારી એજન્સીઓ agencies સંસ્થા અને એનજીઓ NGO બિન નફાકારક સંસ્થા નાગરિક આધારિત જૂથ જે સરકારથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે પર અવિશ્વાસ તેઓને એનજીઓ NGO બિન નફાકારક સંસ્થા નાગરિક આધારિત જૂથ જે સરકારથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે બિન સરકારી સંસ્થાઓ અને સરકારી સંસ્થાઓ પર વિશ્વાસ નથી કે તેઓ ખરેખર કોઈપણ પ્રકારની પીવાના પાણીની વૈકલ્પિક તકનીકને પ્રોત્સાહન આપે છે કારણ કે 1980 ના દાયકામાં તેમને કહેવામાં આવ્યું કે તમારું સરફેસ surface સપાટી અને તળાવોનું પાણી દૂષિત છે કૃપા કરીને ટ્યૂબ વેલનો tube well ભૂગર્ભ કુવા ઉપયોગ કરો અને લોકોને સરફેસના surface સપાટી પાણીનો ઉપયોગ ન કરવા સમજાવવા માટે ઘણો સમય તથા લાંબા સમય સુધી પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં લાગ્યા કારણ કે તેઓ સપાટીના પાણીનો ઉપયોગ કરવાં વધુ કમ્ફર્ટેબલ comfortable ખુશાલ છે હવે તમે ફરીથી કહી રહ્યા છો કે તેનો ઉપયોગ ન કરો તો તેઓ કહે છે કે મારે ક્યાં જવું કારણ તે આર્થિક રીતે ખૂબ સમૃદ્ધ વિસ્તારો નથી તો પછી બીજું શું નાસીપાસ થવા સિવાય અમે કાંઇ કરી શકતા નથી પરંતુ કેટલાક લોકો તે પડકારને સ્વીકારીને ખૂબ જ નવીન વિચાર સાથે આવે છે જે ખૂબ જ સરળ છે તેઓએ કહ્યું કે આપણી પાસે પુષ્કળ પાણી છે સુરક્ષિત પીવાના પાણી માટે આકાશમાં સંખ્યાબંધ સ્ટેમ્પ stamps છાપ છે અને આકાશ આપણને નળની જેમ પીવાનું પાણી પૂરું પાડશે ચિંતા કરશો નહીં આ નળની જેમ જ આપણે દરેક ગેલનના ગેલન gallons પ્રવાહી ક્ષમતાનો એકમ જે 3 79 લિટર જેટલું થાય પાણી છે કોને કીધું આપણી પાસે પાણી નથી એક જાપાની રેનવોટરની rainwater વરસાદી પાણી નોન પ્રોફિટ ઓર્ગનાઇઝેશનએ non profit organization બિન લાભકારી સંસ્થા કહ્યું કે ઠીક છે આને આપણે અમામિઝુ નામ આપશું જેને જાપાનીઝમાં એક પ્રકારનું વરસાદી પાણી કહેવામાં આવે છે જે દરેક ઘરમાં સ્મિત લાવશે કારણ કે નવીનતાનો ફેલાવો અનિવાર્ય છે આ મોડેલ ઘરેલુ સ્તરે વપરાતી ટાંકી છે જેમાં વરસાદની ઋતુમાં તમારે પાણી એકત્રિત કરવું પડે અને જે છતનાં પાણીથી ચેનલાઇઝ channelize બે વિસ્તારોને જોડતું થઈ જશે અને આપણે પાણીને અહીં ટાંકીમાં સંગ્રહ કરીશું જેના માટે નાની જાળી પાઈપો અને ફુકેટ્સની જરૂર પડશે અને બસ આ નાની સરળ તકનિકની જ જરૂર છે બાંગ્લાદેશમાં એપ્રિલ મે માં સારો વરસાદ પડે છે જે સપ્ટેમ્બર સુધી ચાલે છે તો એ સમયે તમે પાણીનું જતન કરશો તો ઓક્ટોબર થી માર્ચ સુધીના આ 6 મહિનામાં તમને પાણીની જરૂર પડે ત્યારે તમે એ સમય દરમિયાન વાપરી શકશો તેથી તમારે ચિંતા કરવાની જરૂર નથી તેથી તેમની પાસે સરેરાશ 1500 થી 2000 મિલીમીટર જેટલો વરસાદ થાય છે પરંતુ તે ફક્ત આ મહિનાઓમાં જ થાય છે તેથી કેટલાક લોકો આ વિચારના સહકાર સાથે આવ્યા અને કહ્યું હા અમે કરી શકીએ છીએ જો આપણી પાસે આશરે 5000 લિટર પાણીની ટાંકી હોય તો જો 4 અને 5 સભ્યોના કુટુંબનું પીવાના હેતુ માટે આ સાચવેલ પાણીથી 6 મહિના સરળતાથી ચલાવી શકે છે આમ ફોટામાં બતાવેલ પ્રમાણે આપણે ઘરેલુ સ્તરે આવેલ એક નાની ટાંકી જોઈએ તથા તે ફોટામાં એનજીઓનો NGO બિન નફાકારક સંસ્થા નાગરિક આધારિત જૂથ જે સરકારથી સ્વતંત્ર રીતે કાર્ય કરે છે એક વ્યક્તિ છે અને વપરાશકર્તાઓ છે આમ આપણે ફક્ત આ ટાંકી સ્થાપિત કરવાની જરૂર છે જે થોડી કિંમતી છે પણ ખૂબ મોંઘી નથી તેથી બાંગ્લાદેશમાં પીવાના પાણીના જોખમને હલ કરવા ઘણી બધી ટાંકીઓ સ્થાપિત કરવાની જરૂર છે જે એક પડકાર છે તથા આ વરસાદના પાણીને સંગ્રહ કરવાની પદ્ધતિને પ્રોત્સાહન કેવી રીતે આપવું અને તેમાંથી રિકવર કેવી રીતે કરવું જેવા પ્રૉબ્લેમને સોલ્વ કેવી રીતે કરવા એ તમારા માટે પડકાર છે તેથી એક પ્લાનર planner આયોજક તરીકે એક પ્રેક્ટિસનર practitioner વ્યવસાયી તરીકે અમે કહી રહ્યા છીએ કે બાંગ્લાદેશમાં પીવાના પાણીના જોખમને ઘટાડવા માટે તમારે આ ટાંકીને પ્રોત્સાહન આપવાની જરૂર છે અમને કહો કે ઉપાય શું છે લોકોને પાણીની સમસ્યા છે લોકોને ટેવની સમસ્યા છે લોકોને જોખમને અવગણવાની સમસ્યા છે તેથી તેઓ વિચારણા કરતા નથી આમ ઘણી સમસ્યાઓ છે જેમાં એક તો સામાજિક આર્થિક સમસ્યા છે બીજી સમસ્યા શૈક્ષણિક સમસ્યા છે તેથી આવી જટિલ પરિસ્થિતિઓમાં સરકાર તમને નોકરી પર રાખીને પૂછે છે કે તમે શું સોલ્યુશન solution ઉકેલ આપી શકો છો તેથી લોકોને પ્રોત્સાહિત કરવા માટે તમારે પ્રથમ શા માટે કરવું તેમને શું જોઈએ છે માહિતીની ભૂમિકા શું છે આપણે તેમને કેવા પ્રકારની માહિતી પ્રદાન કરવી જોઈએ એ જાણવું જરૂરી છે અને અને આપણે તેમને કેવી રીતે પ્રદાન કરશું કે જેથી તેઓ પ્રોત્સાહિત થઈને આ ટાંકી સ્થાપિત કરવા માટે પ્રેરિત થાય આમ આપણે ખૂબ વિશાળ કે મોટા પ્રયાસની જરૂર નથી પરંતુ ખૂબ નાનો ટેકો પણ આદર્શ છે આ નાના પ્રયત્નોથી ખૂબ જ વિશાળ અસર થઈ શકે છે જેમ કે ફેલાવો એ નવીનતા છે આ નવીન તકનીક ક્લાઇમેટ ચેન્જ અડેપ્ટશન climate change adaptations હવામાન પરિવર્તન અનુકૂલન અને ડીસાસ્ટર રિસ્ક મેનેજમેંટ disaster risk management આપત્તિ જોખમ વ્યવસ્થાપન માટે ટકાઉ અને અનિવાર્ય છે આમ ઘણી નાની શક્તિને એકસાથે ઉમેરતા મોટી શક્તિ બને છે નાના પાવરનો અંત ખૂબ જ વિશાળ શક્તિમાં સમાપ્ત થાય છે So our research problem then ત્યાર પછી આપણા સંશોધન સમસ્યા જો આપણે લોકોને આ ટાંકી સ્થાપિત કરવા માટે કહી રહ્યા છીએ તો કલ્પના કરો કે આ એક ટાંકી છે અને આપણે લોકોને પૂછીએ કે તમે આ ટાંકી તમારા ઘર પર સ્થાપિત કરશો ઓહ હું ખરેખર મૂંઝવણમાં કેમ છું આ નિર્ણય કરવો સરળ નથી કેમ કે મને ખરેખર ફાયદો ગુણ અને દુર્ગુણ ખબર નથી મારે તમારા પર કેવી રીતે બિલિવ believe માનવું કે ટ્રસ્ટ trust વિશ્વાસ કરવો તેથી મારે માહિતીની જરૂર છે કારણ કે આ નવું છે આ પહેલાં કોઈએ આનો પ્રયાસ કર્યો ન હતો આ એક નવીન તકનીક હોવાથી તેની નવીનતા પણ કેટલાક સેન્સમાં sense અર્થ ખૂબ જોખમી છે કારણ કે આ નવી છે અને તેથી તેના ફાયદા અને ગેરફાયદા જાણી શકાતા નથી લોકોને તેનો ખ્યાલ ન હોવાથી તેને દત્તક લેવાનો નિર્ણય લેવો પડશે તથા અનસર્ટેંન સિચુએશનમાં uncertain situation અનિશ્ચિત પરિસ્થિતિ સ્થાપનનો નિર્ણય લેવો પડશે જો કોમ્યુનિટીમાં community સમુદાય પહેલેથી જ કોઈ પાસે આ રિમોટ હોય તો તમે ખરીદી કરો છો તો કોઈ પ્રશ્ન જ નથી પરંતુ જો તમારા કમ્યુનિટિમાં community સમુદાય કોઈ પાસે છે જ નહીં અથવા તો પહેલા ક્યારેય આવ્યું તો લોકો તે વસાવવાનો નિર્ણય કેવી રીતે લેશે એ એક મોટો પ્રશ્ન છે તેથી લોકોને પછી કેવા પ્રકારની માહિતીની જરૂર છે તેઓ કેવી રીતે જાણશે કે આ ઠીક છે આ સારું છે કે ખરાબ આ તેમના માટે કામ કરશે કે નહીં આ માટે તેમને માહિતીની જરૂર છે બરાબર તેમની પાસે માહિતી નથી કારણ કે આ નવું છે પરંતુ જો આપણે તેમને માહિતી પ્રદાન કરીએ તો આખરે તેઓ જાણતા હશે તો તેઓ આ નવીન તકનીક વસાવવાનો ન્યાય કરશે અને મૂલ્યાંકન કરશે ત્યાર બાદ આ તકનિક ઇનોવેટિવ innovative નવીન હશે પરંતુ નવી નહીં હોય કારણ કે તેમની પાસે થોડા ફીડબેક feedback પ્રતિસાદ હશે તેથી હવે લોકોને તેમની અનસર્ટેનિટી uncertainty અનિશ્ચિતતા ઘટાડવા માટે માહિતી એકત્રિત કરવાની જરૂર છે કોઈને પણ અનસર્ટેનિટી uncertainty અનિશ્ચિતતા પસંદ નથી દરેક વ્યક્તિ જોખમ વગરનું ફ્યુચર future ભવિષ્ય પ્રિડિક્ટ predict ધારણા કરવા માંગે છે પરંતુ સાચું તમે જાણો છો એ પ્રમાણે જોખમ હંમેશાં ભાવિ હોય છે આપણે હંમેશાં ભવિષ્યમાં જોખમનો સામનો કરવો પડે છે ભય જેવા ભાવિ જોખમો વર્તમાન કે ભૂતકાળમાં ન હોઈ શકે તે હંમેશાં ભવિષ્યમાં હોય છે તેથી અનિશ્ચિતતાની જેમ તે હંમેશાં ભવિષ્યમાં હોય છે તેથી આપણી જેમ કોઈને પણ અનસર્ટેંન સિચુએશન uncertain situation અનિશ્ચિત પરિસ્થિતિ ગમતી નથી હોતી તેઓ અનસર્ટેનિટીને uncertainty અનિશ્ચિતતા ઓછી કરવા માગે છે તેથી લોકો માહિતી એકત્રિત કરવા માંગતા હોય તેઓ આ ટાંકી તથા વ્યક્તિ વિશેની માહિતી કેવી રીતે એકત્રિત કરશે તેઓ એકબીજા પાસેથી સાંભળીને અથવા કોઈ ફ્રેન્ડના ઘરે બજારે માર્કેટમાં કોઈ અજાણ્યા વ્યક્તિના ઘરે એમ ક્યાંય પણ અથવા કોઈપણ જગ્યાએ ટેન્કને tank ટાંકી જોઈને અથવા તેનું ઓબસર્વેશન observation અવલોકન કરીને તથા આ ટાંકી કઈ રીતના કાર્ય કરે છે તેમની ઉપયોગિતા તથા અસરકારકતા કેવી છે અને તે તેમના માટે કોઈ સોફ્ટવેર જેવું કામ આપે છે એવું બધું સાંભળીને માહિતી મેળવે છે તેથી તેના મિત્રો સંબંધીઓ અથવા કદાચ કોઈ પડોશીઓ જેને તે જાણતા નથી અથવા રેડિયો ટેલિવિઝનમાંથી કંઈપણ તે માનવ નેટવર્ક કે સોશિયલ નેટવર્ક હોઈ શકે છે અથવા કોઈ માસ મીડિયા હોઈ શકે છે કંઈ પણ રીતની સુનાવણી દ્વારા ટાંકી વિશેની માહિતી એકત્રિત કરી શકે છે પરંતુ સુનાવણી તેઓને માત્ર સોફ્ટવેરના ભાગ વિશેની માહિતી એકત્રિત કરવામાં મદદ કરશે હાર્ડવેરના ભાગની નહીં હાર્ડવેર ભાગ માટે તમારે તેને જોવાની જરૂર છે આકાર શું છે કદ માળખું શું છે તે સુંદર છે કે નહીં તે મોટું છે કે નાનું તે ગોળ અથવા ચોરસ છે આ બધું પણ ખૂબ જરૂરી છે કેમ કે કદાચ તેને સ્થાપિત કરવા માટે મારી પાસે જગ્યા ન હોય અથવા કદાચ જો હું તેને મારા ઘરમાં મૂકું તો તે કદરૂપી લાગશે તો આ હાર્ડવેર ઘટકો તમે ફક્ત નિરીક્ષણ દ્વારા મેળવી શકો છો અને તે પછી તે મારું નોલેજ knowledge જ્ઞાન પૂર્ણ થશે પરંતુ આ રોજર્સ દ્વારા વિકસિત નવીનતાઓના પ્રસરણનું એક મોડેલ છે તેઓ કહેતા કે નોલેજ knowledge જ્ઞાન એ ફક્ત તેના મીનિંગ meaning અર્થ મુજબ ડિસિઝન decision નિર્ણય લેવા માટે જરૂરી છે જે સુનાવણી અને નિરીક્ષણ દ્વારા આપણે માહિતી મેળવી શકીએ છીએ પરંતુ તે નોલેજ knowledge જ્ઞાન તરત જ અનુકૂલન તરફ દોરી જતું નથી તે દત્તક લેવાના નિર્ણય લેતા પહેલા સમય લેશે આપણને નિર્ણયની સમજાવટ અને નિર્ણયનો પ્રશ્ન હોવો જરૂરી છે હવે સમજાવટ અને નિર્ણયનો તબક્કો જેનો અર્થ છે કે વ્યક્તિલક્ષી પોઈન્ટ ઓફ વ્યૂથી point of view દૃષ્ટિકોણ તેનો ઉપયોગિતા શું છે તેવી માહિતીની મને વધુ જરૂર છે જો મારી સ્થિતિમાં તે વ્યક્તિના વ્યક્તિલક્ષી અર્થઘટન થાય તો તે કાર્ય કરશે કે નહીં આ પ્રકારનો સંદર્ભ જે મને મળે છે જેને આપણે ચર્ચાઓ કહીએ છીએ આપણને 3 પ્રકારની માહિતીની જરૂર છે સુનાવણી અવલોકનો અને ચર્ચાઓ આ 3 પ્રકારની માહિતી મને અનિશ્ચિતતામાં નિર્ણય લેવા અને નિર્ણયને ઘટાડવામાં ખરેખર મદદ કરશે અને પછી તેના પરથી હું નિર્ણય લઈશ તે પછીના મારા 2 અન્ય લેકચરમાં હું તમને બાંગ્લાદેશના દાખલા અને પરિણામો આપીશ જેમાં લોકો ફીડબેક કરે છે કે અને જણાવે છે કે તે લોકો આ માહિતી કેવી રીતે એકત્રિત કરે છે તેઓ કયા પ્રકારનાં નેટવર્કનો ઉપયોગ કરે છે અને કોણ મોટી ભૂમિકા ભજવે છે ઠીક છે તમારો ખૂબ ખૂબ આભાર